હેલ્લો સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સમાં આ લેક્ચરમાં સ્વાગત છે આ વ્યાખ્યાનના અનુક્રમમાં આપણે ટ્રસ્ટેડ એક્ઝેક્યુશન એન્વાયર્નમેન્ટ્સ જોઈ રહ્યા છીએ આપણે આ ARM ટ્રસ્ટઝોનને જોઈશું આ વ્યાખ્યાન ની માહિતી આ લિન્ક પરથી મેળવી શકાય છે જે ટ્રસ્ટઝોન આર્કિટેક્ચર વિશે છે આપણે ARM ટ્રસ્ટઝોનમાં જતા પહેલા સિસ્ટમ પરની ચિપનો અર્થ શું છે તેના પર એક નજર કરીશું તેથી ચિપપરની લાક્ષણિક સિસ્ટમ આના જેવી લાગે છે કે તેમાં વિવિધફંકશનાલિટીને અનુરૂપ વિવિધ કોમ્પોનેંટ હોઈ શકે છે તમારી પાસે મુખ્ય પ્રોસેસર હશે કે તમારી પાસે ઘણા બધા GSM 3G મોડેમ છે આ એક મોબાઇલ એપ્લિકેશન માટે દર્શાવવામાં આવ્યું છે અને તમને ADC DAC ટાઈમરો અને આ જેવા અન્ય ઘણા ઘટકો પણ જોશો તેથી બધા આ ચીજો એક જ ચિપમાં હાજર રહેશે હવે ચિપઆર્કિટેક્ચર પર આવી સિસ્ટમ રાખવાનો ફાયદો એ છે કે તમારી સંપૂર્ણ ડિઝાઇનનું કદ નોંધપાત્ર રીતે ઘટ્યુ છે તેથી ઉદાહરણ તરીકે જો તમે કોઈ મોબાઈલ ફોનનો કેસ લો અને તમે ખરેખર તમારો મોબાઇલ ફોન ખોલો તો તમે જોશો કે તેના પર બહુ ઓછા આઈસી હાજર છે અને તેનું કારણ એ છે કે આ દરેક આઇસીની ફંકશનાલિટી ઘણી વધારે છે અગાઉના વર્ષોમાં ચીપ પ્રકારનાં આર્કિટેક્ચરના સિસ્ટમ પર પહેલાં તમારી પાસે આ દરેક મોડ્યુલ માટે એક અલગ અલગ આઈસી હતી અને તેથી તમારી આખી ડિઝાઇનનું કદ એકદમ વિશાળ હશે હવે સિસ્ટમ એડવાંસ ચિપના આગમન સાથે અને આ તમામ ઘટકોને એક જ ચિપમાં મૂકવામાં આવતા કદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ કદથી મોટી સંખ્યામાં વિવિધ તકો મળી ઉદાહરણ તરીકે આ ખાસ તકનીકને લીધે મોબાઇલ ફોન્સનું કદ વગેરે ઔછું થયું છે તેથી હવે આપણે એઆરએમ ટ્રસ્ટઝોન વિશેની વધુ વિગતમાં જઈએ છીએ એઆરએમ ટ્રસ્ટઝોન આવશ્યકપણે બે પાર્ટીશનો બનાવે છે તે એક સામાન્ય વિશ્વ અને સલામત વિશ્વ બનાવે છે જેથી આકૃતિ કંઈક આના જેવી લાગે છે તેથી સામાન્ય વિશ્વમાં તમારી પાસે તમારી ઑપરેટિંગ સિસ્ટમ જેવી કે તમારી એનડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ અથવા આઇઓએસ હશે અને તમે તમારા લાક્ષણિક કાર્યો જેવાકે વોટ્સએપ અથવા કંઈપણ ચલાવી શકશો તે બધા આ સામાન્ય વિશ્વમાં ચાલે છે હવે તમારી પાસે એક સુરક્ષિત વિશ્વ પણ હશે જે તમારું સંવેદનશીલ કાર્ય ચલાવશે જેથી તમારા બધા સંવેદનશીલ કામગીરી જેમ કે એન્ક્રિપ્શન અથવા સંવેદનશીલ ડેટા દાખલ કરવા જેવા કે પાસવર્ડ અથવા ઓટીપી નંબરો વગેરે સુરક્ષિત વિશ્વ દ્વારા સંચાલિત કરવામાં આવશે ઉદાહરણ તરીકે તમે આ અધિકારને ધ્યાનમાં લઈ શકો છો જેથી તમારી પાસે સામાન્ય વિશ્વ એપ્લિકેશન હશે અને જ્યારે પણ ઉદાહરણ તરીકે તમારે કેટલીક સંવેદનશીલ કામગીરી કરવાની જરૂર હોય ત્યારે પ્રોસેસર સુરક્ષિત વિશ્વમાં સ્થળાંતર કરે છે જે તમે તમારો પાસવર્ડ દાખલ કરો છો જે પ્રમાણિત થાય છે અથવા તમે તમારો ઓટીપી દાખલ કરો છો અથવા એન્ક્રિપ્શન કરો છો જે આગળ ચકાસણી થાય છે અને પછી એકવાર તે ચકાસી લેવામાં આવે છે પછી તમે સામાન્ય વિશ્વ પર પાછા સ્વિચ કરો છો તેથી એઆરએમ આ વિશિષ્ટ વાતાવરણ પ્રદાન કરે છે અને સામાન્ય વિશ્વ અને સુરક્ષિત વિશ્વની વચ્ચે આ સ્વિચ પ્રદાન કરે છે અને તેનું સંચાલન કરે છે મને લાગે છે કે હાર્ડવેર એ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સામાન્ય વિશ્વ એપ્લિકેશન સુરક્ષિત વિશ્વનો એક્સેસ કરી શકશે નહીં અથવા સુરક્ષિત વિશ્વ એપ્લિકેશનથી સંપૂર્ણપણે અલગ થઈ જશે અને તેથી સુરક્ષિત વિશ્વમાં કરવામાં આવતી બધી સંવેદનશીલ માહિતી અને સુરક્ષિત ગણતરીઓ સંપૂર્ણપણે અલગ અને સામાન્ય વિશ્વ કામગીરીથી સ્વતંત્ર છે તેથી આ રીતે કોઈ પણ સોફ્ટવેર નબળાઈ અથવા કોઈપણ મેલીશીયસ કોડ સામાન્ય વિશ્વમાં હાજર કોઈપણ માલવેર માહિતીની ચોરી કરી શકતો નથી સુરક્ષિત વિશ્વની કામગીરીને અસર નહીં કરી શકતો તે કેવી રીતે સામાન્ય રીતે દેખાશે તેનું ઉદાહરણ લેવા માટે ચાલો આપણે કહીએ કે આપણી પાસે ARMORY એપ્લિકેશન છે ઉપર બતાવ્યા પ્રમાણે ARMORY એપ્લિકેશન સામાન્ય વિશ્વમાં ચાલે છે તેથી આપણે સામાન્ય વિશ્વમાં હાજર ઑપરેટિંગ સિસ્ટમ ને રિચ ઓએસ તરીકે કોલ કરીએ છીએ તેથી તમારી લાક્ષણિક એંડરોઈડ ઑપરેટિંગ સિસ્ટમ અથવા આઇઓએસ ઑપરેટિંગ સિસ્ટમ રિચ ઓએસ છે તેથી આપણે આને રિચ ઓએસ કહીએ છીએ કારણ કે તે વિવિધ સુવિધાઓથી ભરેલી છે અને તમારી મોટાભાગની એપ્લિકેશન આ રિચ ઓએસમાં ચાલે છે અને વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરશે તે વિશિષ્ટ ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા સપોર્ટેડ છે તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે આ ARMORY એપ્લિકેશન છે જે આપણા રિચ ઓએસથી ચાલે છે અને અહીં એક બટન છે જે કહે છે કે યુઝરએ પિન દાખલ કરવો પડશે જેથી જ્યારે આ બટન દબાવવામાં આવે ત્યારે રિચ ઓએસમાં સામાન્ય વિશ્વથી સુરક્ષિત વિશ્વમા સ્વીચ કરવામા આવે છે અને આવા કિસ્સામાં અને ત્યાં વિશ્વસનીય પર્યાવરણમાં અમલ થશે તેથી આ વિશિષ્ટ સ્થિતિમાં અથવા સુરક્ષિત વિશ્વમાં તે આની જેમ વિંડો પોપઅપ કરશે અને યુઝરને પિન દાખલ કરવાની વિનંતી કરશે જેથી સુરક્ષિત વિશ્વમાં આ તમામ વ્યવહારો સંપૂર્ણપણે અલગ થઈ ગયા હોય અથવા સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કરવામાં આવે અને સામાન્ય વિશ્વમાં હાજર કોઈપણ એપ્લિકેશનમાંથી એક્સેસ ન હોય સામાન્ય વિશ્વ થી ચાલતા એંડરોઈડ અથવા આઇઓએસ સ્વિચ ઓએસ પણ યુઝર દ્વારા દાખલ કરેલા પિનની એક્સેસ કરી શકશે નહીં તેથી એકવાર ડિસ્પ્લે ડ્રાઇવર અને ઇનપુટ ડ્રાઈવર દ્વારા પિન દાખલ થઈ જાય ત્યાં વિશ્વાસપાત્ર યુઝર ઇન્ટરફેસ હશે જે ખરેખર આ માહિતી વાંચે છે અને વિશ્વસનીય એપ્લિકેશન પર પસાર કરે છે જે પછી વિશ્વાસપાત્ર વાતાવરણમાં સંગ્રહિત કીઓનો ઉપયોગ કરીને પિનને પ્રમાણિત કરે છે જો સત્તાધિકરણ બરાબર છે તો પછી ઓકે સંદેશ એ સામાન્ય એપ્લિકેશન પર પાછા મોકલવામાં આવે છે જે ARMORY એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનનો યુઝર પછી આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે તમે અહીં જે જુઓ છો તે ટ્રસ્ટઝોનને કારણે છે જે ARM દ્વારા બધી પ્રવૃત્તિઓ દ્વારા સપોર્ટેડ છે બધી કીઓ બધી સત્તાધિકરણ જે આ વિશ્વસનીય વાતાવરણમાં કરવામાં આવે છે તેનો અર્થ છે કે સુરક્ષિત વિશ્વ સંપૂર્ણપણે યુઝર વિશ્વ કાર્યક્રમોથી અલગ છે તેથી કીઝ અને તેથી વધુ કોઈપણ મેલીશીયસ કોડ જે સામાન્ય વિશ્વ સિસ્ટમ માં હાજર છે તે હોવા છતાં સલામત છે પછી ભલે તમારા એંડરોઈડ અથવા આઇઓએસ સાથે ચેડા કરવામાં આવે પણ કી વિશ્વસનીય વાતાવરણમાં સંગ્રહિત છે તે હજી પણ સલામત અને સુરક્ષિત છે આપણે એઆરએમ ખરેખર કેવી રીતે બે વાતાવરણ સુરક્ષિત અને સમાન પ્રોસેસરની અંદર સામાન્ય વિશ્વના વાતાવરણ માટે આ વ્યવસ્થા કરે છે તે વિશે થોડુંક જોઈએ છીએ તેથી અનિવાર્યપણે આ બે વાતાવરણ ટાઇમ સ્લાઇસ કરી કાર્ય કરે છે તેથી સુરક્ષિત વિશ્વથી સામાન્ય વિશ્વ તરફ સ્વિચ થાય છે અને ઉલટું આગળ ઓપરેશનનો એક નવો મોડછે જેને મોનિટરમોડતરીકે ઓળખવામાં આવે છે જે એક મોડથી બીજામાં સ્વિચ કરો ત્યારે રિટર્ન વખતે બોલાવવામાં આવે છે આ બે રીત છે જેમાં આ મોડસ્વિચ ને પ્રથમ માર્ગ દ્વારા ટ્રિગર કરવામાં આવે છે તે સિક્યુર મોનિટરિંગ કોલ અથવા એસએમસી તરીકે ઓળખાતી સૂચના દ્વારા સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે બીજું તમારી પાસે આ સામાન્યથી મોડ્સથી સ્વિચ કરવા માટે હાર્ડવેર ઇન્ટૃરપટ અથવા અપવાદો પણ હોઈ શકે છે મોનિટરમોડઆ સ્થિતિમાં ફેરબદલ દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે પહેલા જે કરે છે તે તે છે કે તે વર્તમાન વિશ્વની સ્થિતિને સેવ કરે છે કે જે કા તો સામાન્ય વિશ્વ છે અથવા સુરક્ષિત વિશ્વ છે અને પુન અપવાદમાંથી રિટર્ન વખતે બીજા વિશ્વની સ્થિતિને પુનર્સ્થાપિત કરે છે તેથી ઉદાહરણ તરીકે જ્યારે પણ આપણે ત્યાં કહીએ કે ઇન્ટૃરપટ થાય છે ત્યારે પ્રથમ વસ્તુ જે એક્ઝેક્યુટ થાય છે તે મોનિટરમોડમાં હાજર કોડ છે તેથી મોનિટરમોડજે ઇન્ટૃરપટ આવ્યું છે તે ઓળખી શકશે તે વર્તમાન વિશ્વના કનટેક્સ્ટને સેવ કરશે જો કે જ્યારે એપ્લિકેશન સામાન્ય વિશ્વમાં ચાલી રહી હોય ત્યારે તે ચોક્કસ એપ્લિકેશનને લગતા રજિસ્ટર મોનિટરમોડમાં સાચવવામાં આવે છે અને પછી સુરક્ષિત વિશ્વ પર સ્વિચ કરી અને તે ઇન્ટૃપટને લગતી રૂટીનને પછી ચલાવવામાં આવશે તે પછી ઇન્ટૃપ્ત રૂટીન ચલાવવામાં આવે છે અને ઇન્ટૃપ્ત પૂરું થાય છે ત્યાં ઇન્ટૃપ્ત સૂચનાનો રિટર્ન આવે છે જે હવે ચલાવવામાં આવે છે આના પરિણામે મોનિટરમોડફરીથી એક્ઝેક્યુટ થાય છે અને તે પછી મોનિટરએક્ઝિક્યુટ કરેલી એપ્લિકેશનની સ્થિતિને પુનર્સ્થાપિત કરશે હવે ઑપરેશનની સ્થિતિનો ટ્રેક રાખવા માટે એઆરએમ એનએસ બીટ વાપરે છે કોન્ફિગરેશન રજિસ્ટર માં હાજર એનએસ બીટ સૂચવે છે કે શું તે સામાન્ય વિશ્વ છે અથવા હાલમાં ચલાવવામાં આવતી સુરક્ષિત ઑપરેટિંગ જગત છે તેથી દાખલા તરીકે જો એનએસ બીટ 1 છે તો તે સૂચવે છે કે પ્રોસેસર સામાન્ય વિશ્વમાં છે જો એનએસ બીટ 0 પર સેટ કરેલી છે જે સુરક્ષિત વિશ્વ કામગીરી સૂચવે છે હવે એનએસ બીટ કોન્ફિગરેશન રજિસ્ટર માં હાજર છે અથવા મુખ્ય પ્રોસેસરમાં હાજર છે અને એનએસ બીટના મૂલ્યના આધારે પ્રોસેસર અહીં કોર્ટેક્સ A 8 સામાન્ય સ્થિતિમાં અથવા સુરક્ષિત મોડમાં કાર્ય કરે છે તે જ રીતે પ્રોસેસરમાં હાજર કેશ પણ સામાન્ય વિશ્વ અને સલામત વિશ્વ માટે મેમરી એક્સેસ વચ્ચે તફાવત કરવામાં સક્ષમ હોય છે પરંતુ ત્યાં ઘણી બધી બાબતો જ્યારે આ મોડસ્વિચ ત્યારે થાય છે આપણાં માટે એક મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે આ એનએસ બીટ પણ આ પ્રોસેસર ઘટકની બહાર વિસ્તરે છે જેથી અહીં ઉપર આપણે બતાવીએ છીએ કે લાલ લીટી સૂચવે છે કે ઑપરેશન મોડપણ ચિપપર સિસ્ટમ માં હાજર અન્ય ઘટકો માં સ્થાનાંતરિત થયેલ છે તેથી આ રીતે અન્ય ઘટકો પણ સુરક્ષિત વિશ્વ કામગીરી અને સામાન્ય વિશ્વ કામગીરી વચ્ચેનો તફાવત સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કરશે જેથી ઉદાહરણ તરીકે અને આપણા માટે મહત્વપૂર્ણ વસ્તુ અથવા આપણે પછી જોશું કે સિસ્ટમ પર ચિપપર હાજર મેમરી નિયંત્રક જે સામાન્ય વિશ્વના ઑપરેશન માટે અને સલામત વિશ્વ કામગીરી માટે મેમરી વચ્ચેનો તફાવત પારખી શકશે હવે ટ્રસ્ટઝોન સાથે હાજર મેમરી મેનેજમેન્ટ વિશે થોડી વધુ વિગતવાર નજર કરીએ છીએ કારણ કે આપણે જોયું છે કે સીપીયુ કોર જે કોર્ટેક્સ A 8 છે તે સુરક્ષિત વિશ્વ અને સામાન્ય વિશ્વમાંથી ફેરવાશે અને સીપીયુ ગોઠવણી રજિસ્ટર માં હાજર એનએસ બીટ જે વિશ્વ ચલાવવામાં આવે છે તે ઓળખી શકશે હવે જ્યારે પણ આ સમયે કોઈપણ કોડમાંથી સ્ટોર સૂચનાઓનો લોડ હોય છે ત્યારે સુરક્ષિત વિશ્વ અથવા ઑપરેશનની સામાન્ય વિશ્વ ઓપરેશન હોય તેથી જ્યારે પણ આ વિશ્વમાંથી કોઈની સૂચના સલામત વિશ્વ અથવા સામાન્ય વિશ્વ દ્વારા મળે છે શું થાય છે કે બસ પર વર્ચુઅલ સરનામું મૂકવામાં આવ્યું છે જેથી આ વર્ચુઅલ સરનામું મેમરી મેનેજમેન્ટ યુનિટમાં જાય તેથી એક લાક્ષણિક 32 બીટ એઆરએમ કોર આ ચોક્કસ બસ પર 32 બીટનો વર્ચુઅલ સરનામું મૂકી શકે હવે ટ્રસ્ટઝોન સક્ષમ પ્રોસેસર સાથે NSTID બીટ તરીકે ઓળખાતા વધારાના બીટ 33 મી બીટ પણ બસ પર મૂકી દે છે જેથી આ ચોક્કસ બીટ પ્રોસેસરની વર્તમાન સ્થિતિને ઓળખશે તે દર્શાવવા માટે તેનું મૂલ્ય શૂન્યનું હોવું જોઈએ કે જે એવું બતાવે છે કે સ્ટોર ઓપરેશનનો લોડ અથવા સૂચન જે વિનંતી કરવામાં આવે છે તે સુરક્ષિત વિશ્વમાંથી છે જો તે 1 છે તો તે સૂચવે છે કે લોડ અથવા સ્ટોર સૂચના સામાન્ય વિશ્વમાં હશે જો NSTID બીટ 1 સેટ કરે છે તો એનએસ બીટ હવે 1 પર કરે છે આ આ વધારાનો NSTID બીટ એમએમયુને મોકલવામાં આવે છે એનાથી એમએમયુ સુરક્ષિત વિશ્વ લોડ અથવા સ્ટોર વિનંતી અને સામાન્ય વિશ્વ લોડ અથવા સ્ટોર વિનંતી થી અલગ પારખી શકશે તેથી આ NSTID બીટના આધારે એમએમયુ પેજ ટેબલ પસંદ કરી શકશે અથવા પેજ ટેબલનો ઉપયોગ કરી શકશે જે સુરક્ષિત વિશ્વ અથવા સામાન્ય વિશ્વ માટે છે હવે પેજ ટેબલ વર્ચ્યુઅલ સરનામાંને સંબંધિત ભૌતિક સરનામાંમાં રૂપાંતરિત કરે છે અને આ પેજ ટેબલમાંથી દરેક એવા પેજને નિર્દેશિત કરી શકશે જે સુરક્ષિત વિશ્વ પેજ અથવા સામાન્ય વિશ્વ પેજને અનુરૂપ હોય છે ઉદાહરણ તરીકે જો ત્યાં સેલ લોડ અથવા સ્ટોર વિનંતી હોય તો ચોક્કસ વર્ચુઅલ સરનામું NSTID બીટ 1 પર સેટ કરેલું છે જે સૂચવે છે કે તે એક સામાન્ય વિશ્વ મેમરી વિનંતી છે એમએમયુ શું કરશે તે તે સામાન્ય વિશ્વ પેજ ટેબલનો ઉપયોગ કરશે તેથી વર્ચુઅલ સરનામાં પછી અનુરૂપ ફિજિકલ સરનામાં પર અનુવાદિત થઈ જશે અને તેથી મેપિંગ એવી રીતે કરવામાં આવે છે કે તે ફક્ત વિશ્વના સામાન્ય પેજ જ એક્સેસ કરી શકાય છે હવે જો આ વિશિષ્ટ વર્ચ્યુઅલ સરનામું રેમમાંના આ સામાન્ય વિશ્વ પેજમાંથી એકમાં આવે છે તો લોડ અથવા સ્ટોર સફળ થશે બીજી બાજુ જો કોઈ બસ પર વર્ચુઅલ સરનામું મૂકવામાં આવે છે જે ખરેખર સુરક્ષિત વિશ્વ પેજને અનુરૂપ છે તો ત્યાં ટ્રેપ હશે અને ઓપરેશનની મંજૂરી આપવામાં આવશે નહીં હવે એમએમયુમાં આપણે જાણીએ છીએ કે TLB નો પણ સમાવેશ થાય છે જે ટ્રાન્સલેશન લૂક એસાઇડ બફર છે ARM કોરમાં જેમાં ટ્રસ્ટઝોન છે તેમાં TLB મા સહેજ ફેરફાર કરવામાં આવ્યું છે હવે આપણે જાણીએ છીએ કે મેમરી મેનેજમેન્ટ યુનિટ પણ તેમાં એક TLB ધરાવે છે TLB એટલે કે ટ્રાન્સલેશન લૂક એસાઇડ બફરમાં વર્ચુઅલ સરનામાં અને અનુરૂપ ફિજિકલસરનામાં વચ્ચેનો મેપિંગ છે તેથી આ મેપિંગ ખાતરી કરશે કે વર્ચુઅલ સરનામાંને પેજ ટેબલનો ઉપયોગ કરીને તેના અનુરૂપ ફિજિકલસરનામાં પર એકવાર મેપ કરવામાં આવે છે જે તે વર્ચુઅલ સરનામાંમાંથી મેપિંગ રજૂ કરે છે ફિજિકલસરનામાં પર TLB સંગ્રહિત છે તેથી TLB એ અસોસીયેટિવ કેશ હશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક્ઝેક્યુશન અને મેમરી એક્સેસ ના સ્થાનને લીધે તમે TLB માં હાજર વર્ચ્યુઅલથી ફિજિકલસરનામાંની મેપિંગ શોધવા માટે ખૂબ નસીબદાર છો અને ઘણા બધા ઓવરહેડ્સ ઘટશે હવે એક એઆરએમ પ્રોસેસરમાં જે ટ્રસ્ટઝોનથી ટી દ્વારા સક્ષમ કરવામાં આવ્યું છે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે હવે ટી ની દરેક એન્ટ્રીમાં ફક્ત વર્ચુઅલ સરનામું અને અનુરૂપ ફિજિકલસરનામું શામેલ નથી પણ તેમાં વર્ચ્યુઅલ સરનામાં અને NSTID બીટને લગતી વિગતો પણ છે તેથી બીજા શબ્દોમાં ફિજિકલસરનામાંને અનુરૂપ એનએસ બીટ ઓળખી શકશે કે વર્ચુઅલ સરનામું કોઈ સામાન્ય વિશ્વ કામગીરી અથવા સલામત વિશ્વ કામગીરી માટે જરૂરી હતું ફિજિકલ સરનામું તે પેજ સાથે સંબંધિત છે કે જે સુરક્ષિત છે અથવા સામાન્ય વિશ્વમાંનું છે તે માહિતી પણ ધરાવે છે તેથી આ TLB ના આધારે જે સ્ટોર થયેલ છે ટ્રસ્ટઝોન એઆરએમ સિસ્ટમ ને એનેબલ કરે છે એમએમયુ TLB નો ઉપયોગ સુરક્ષિત પેજ તેમજ સામાન્ય વિશ્વ પેજ ને એક્સેસ કરવા માટે સલામત વિશ્વ પેજ ટેબલની પરવાનગી આપવા માટે સમર્થ હશે આ વિશિષ્ટ TLB રાખવાથી MMU TMB નો ઉપયોગ એમએમયુ માટે સુરક્ષિત વિશ્વ વર્ચુઅલ સરનામાંને મંજૂરી આપવા માટે સમર્થ હશે બીજી તરફ સામાન્ય વિશ્વ પેજ ને એક્સેસ કરવા માટે સુરક્ષિત વિશ્વ પેજ ના ટેબલને પરવાનગી આપવા માટે TLB નો ઉપયોગ કરી શકશે સામાન્ય વિશ્વ પેજ ટેબલને સુરક્ષિત વિશ્વ પેજ ને એક્સેસ કરતાં પણ અટકાવી શકે છે હવે એમએમયુ ઉપરાંત ટ્રસ્ટઝોન સક્ષમ એઆરએમ પ્રોસેસરમાં હાજર કેશમેમરી પણ સંશોધિત કરવામાં આવી છે સલામત વિશ્વ તેમજ સામાન્ય વિશ્વની મેમરી વિનંતી બંને સમાન કેશમાં એક સાથે સંગ્રહિત છે જો કે ત્યાં એનએસ બીટ તરીકે ઓળખાતા વધારાના બીટ છે જે ટેગમાં સંગ્રહિત છે જો કે ટેગમાં ફેરફાર કરવામાં આવે છે જેથી દરેક ટેગ પણ એનએસ બીટનો સમાવેશ કરે છે આમ ટેગ અને એનએસ બીટ પ્રસ્તુત આધારીત મેમરી વિનંતીને ઓળખી શકાય છે કે શું અનુરૂપ કેશ લાઇન સલામત વિશ્વ કેશ લાઇન અથવા સામાન્ય વિશ્વ કેશ લાઇનને અનુરૂપ છે હવે આ વસ્તુઓ ટ્રસ્ટઝોન સક્ષમ એઆરએમ પ્રોસેસરમાં મેમરી મેનેજમેન્ટ યુનિટને કામ કરવા માટે બનાવવા માટે એક વિશિષ્ટ રીતે બનાવવામાં આવી છે તેથી ઉદાહરણ તરીકે ત્યાં બે વર્ચુઅલ મેમરી મેનેજમેન્ટ એકમો છે જે મેમરી મેનેજમેન્ટ યુનિટ ઉપરાંત હાજર છે જે આપણે એન બીટ જોયું છે જે નિર્ધારિત કરે છે કે પ્રોસેસર સુરક્ષિત વિશ્વમાં ચાલે છે કે સામાન્ય વિશ્વમાં અને તેઓએ સિસ્ટમ મા હાજર રહેલા અન્ય તમામ ઘટકોને તે મોકલ્યા છે આમ કોઈ એક સિસ્ટમ માં કોઈ વિશિષ્ટ ઘટકને ફક્ત કોઈ વિશિષ્ટ મોડમાંથી કાર્ય કરવા માટે ગોઠવી શકશે ઉદાહરણ તરીકે આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે જીએસએમ મોડેમ 3G જી મોડેમ અને મીડિયા સિસ્ટમ જુદી જુદી રીતે ગોઠવેલી છે તેથી જીએસએમ મોડેમને એ રીતે ગોઠવેલ છે જેથી તે ત્યારે જ કાર્ય કરે છે જ્યારે મુખ્ય પ્રોસેસર સુરક્ષિત વિશ્વમાં ચાલી રહ્યું છે બીજી તરફ 3જી મોડેમ સલામત વિશ્વથી તેમજ સામાન્ય વિશ્વમાં બંનેને કામ કરવા માટે ગોઠવવામાં આવ્યું છે જ્યારે મુખ્ય પ્રોસેસર સામાન્ય વિશ્વમાં ચાલી રહ્યું હોય ત્યારે તે જીએસએમ મોડેમને એક્સેસ કરી શકશે નહીં આમ એપ્લિકેશન જે સામાન્ય વિશ્વમાં ચાલે છે એ પણ જોવામાં સમર્થ હશે નહીં કે એસઓસીમાં જીએસએમ મોડેમ હાજર છે અને જીએસએમ મોડેમ સાથે કોઈ સંદેશાવ્યવહાર શક્ય નથી બીજી તરફ જ્યારે મુખ્ય પ્રોસેસર સુરક્ષિત વિશ્વમાં છે અથવા સુરક્ષિત વિશ્વ માટે ગોઠવેલ છે તો જીએસએમ મોડેમ 3જી મોડેમ અને અન્ય તમામ ઉપકરણોનો એક્સેસ થઈ જશે તેથી આ તકનીક ઉપયોગી છે ઉદાહરણ તરીકે તમે કીપેડ ને માત્ર સુરક્ષિત વિશ્વમાં કામ કરવા માટે ક્ન્ફીગર કરવા માટે સક્ષમ છો આ મંજૂરી આપશે કે જ્યારે પણ આપણે પાસવર્ડ અથવા પ્રિન્ટ્સ અથવા અન્ય કંઇપણ દાખલ કરીએ છીએ તેથી આ પાસવર્ડ અને પ્રિન્ટ્સ ફક્ત કીપેડ દ્વારા એક્સેસ કરી શકાય છે જે ઓપરેશન સલામત વિશ્વ દરમિયાન થાય છે અને આમ તે કોઈપણ પ્રકારના સ્નીપિંગ હુમલાઓથી સુરક્ષિત છે ટ્રસ્ટઝોનના સંદર્ભમાં ઇનટ્રપટ એક મહત્વપૂર્ણ પાસું છે તેથી આપણે જોયું છે કે અહીં એક મોનિટરમોડહાજર છે જેથી મોનિટરસલામત વિશ્વનો ભાગ છે અને આપણે જે જોશું તે છે કે જ્યારે પણ ઇનટ્રપટ આવે છે તેથી તે મોનિટરમોડપર પ્રથમ ચેનલ થયેલ છે મોનિટરમોડ જે હાલના એક્ઝિક્યુટિવ વાતાવરણના કનટેક્સ્ટને સાચવે છે અને તે પછી નક્કી કરે છે કે તે ઇનટ્રપટને સામાન્ય વિશ્વ એપ્લિકેશન અથવા સુરક્ષિત વિશ્વ એપ્લિકેશન દ્વારા સેવા આપવો જોઈએ કે નહીં તેથી આ વિવિધ ઇનટ્રપટને કેવી રીતે ગોઠવવામાં આવે છે તેના આધારે આ ઇનટ્રપટ વિનંતીને સામાન્ય વિશ્વ ઇનટ્રપટ સેવા રૂટીન અથવા સલામત વિશ્વ ઇનટ્રપટ સેવા રૂટીન રૂપે બદલવામાં આવશે તેથી આ દરેક વિશ્વની પોતાની ઇનટ્રપટ વેક્ટર ની નિયમિતતા હશે જે પછી ઇનટ્રપટ સેવા રૂટીન હશે તે નિર્ધારિત ઇનટ્રપટની વિનંતી શોધી કાઢશે અને પછી તે ઇનટ્રપટ સેવા રૂટીનને અમલમાં મૂકશે તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે અહીં વિશેષાધિકૃત કોડ છે Android ઓએસ પર હોઈ શકે તેથી ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ કે નેટવર્ક ઇનટ્રપટ થાય છે અને નેટવર્ક ઇનટ્રપટને સામાન્ય વિશ્વ દ્વારા હેન્ડલ કરવા માટે ગોઠવવામાં આવે છે તેથી મોનિટરનેટવર્કને તમારા વિશેષાધિકૃત કોડમાં ઇનટ્રપટ કરશે જે આવશ્યકરૂપે એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ પર હોઈ શકે જે તમારા Android OS પછી સામાન્ય વિશ્વ ઇનટ્રપટ વેક્ટર ટેબલ શોધી શકે છે અને નેટવર્ક ઇનટ્રપટને અનુરૂપ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન ઓળખી શકે છે અને પછી તે અનુરૂપ રૂટિનને અમલમાં મૂકે છે બીજી બાજુ જો ઇનટ્રપટએ સુરક્ષિત વિશ્વમાં ઇનટ્રપટ થાય તો મોનિટરપછી સલામત વિશ્વ ઇનટ્રપટને ચેનલ કરશે જે પછી સુરક્ષિત વિશ્વ ઇનટ્રપટ વેક્ટર ટેબલ પર નજર નાખશે અને તે ઇનટ્રપટ સેવા રૂટીન માટે સંબંધિત સ્થાનને ઓળખશે હવે આપણે જોઈએ છીએ કે લાક્ષણિક સુરક્ષિત વિશ્વના સોફ્ટવેર કેવું લાગે છે એક લાક્ષણિક સુરક્ષિત વિશ્વ સોફ્ટવેરમાં સિંક્રનસ કોડ લાઇબ્રેરીઓના ખૂબ મિનિમલ અમલીકરણો હશે સામાન્ય રીતે આપણી પાસે સુરક્ષિત વિશ્વમાં ઑપરેટિંગ સિસ્ટમ હાજર હોય જેથી આ વિશિષ્ટ ઑપરેટિંગ સિસ્ટમ છે જેમાં ખૂબ ઓછી ફ્ંક્સ્નલિટી છે તેથી ઑપરેટિંગ સિસ્ટમ જેમ કે Qualcommની QSEE Trustonics Kinibi Samsung Knox Genode વગેરે સલામત વિશ્વ ઑપરેટિંગ સિસ્ટમ છે તેથી આ ઑપરેટિંગ સિસ્ટમ ને અનુરૂપ રીચ ઑપરેટિંગ સિસ્ટમ સાથે સખ્તાઇથી જોડવામાં આવી છે જેથી રીચ ઓએસમાં કોઈ કાર્યની પ્રાધાન્યતા સુરક્ષિત ઓએસમાં અનુરૂપ પ્રાધાન્યતા સાથે મેપ થઈ શકે તેથી સંપૂર્ણ ઓએસ હોવાનાં ઉદાહરણો એ છે કે તે પૂર્ણ થશે એક વસ્તુ જે ટ્રસ્ટઝોનના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે તે કંઈક છે જેને સુરક્ષિત બૂટ તરીકે ઓળખવામાં આવે છે સુરક્ષિત બૂટની જરૂર હોવાના કેટલાક કારણ નીચે આપેલ છે ચાલો આપણે કહીએ કે આપણી પાસે એક એપ્લિકેશન છે જે સુરક્ષિત વિશ્વનો ઉપયોગ કરે છે જેમ આપણે જાણીએ છીએ કે એપ્લિકેશન ફ્લેશમાં સ્ટોર કરવામાં આવશે અને સંભવત શું થઈ શકે છે તે છે કે કોઈ અટેકર ફ્લેશ સામગ્રીને બદલી શકે છે અને તેથી તે એપ્લિકેશનના સુરક્ષિત ભાગોને મેલીશીયસ રીતે બદલી શકે છે તેથી ઉદાહરણ તરીકે કોઈ અટેકર એપ્લિકેશનના સલામત ભાગમાં ટ્રોજન અથવા અન્ય કોઈપણ માલવેર દાખલ કરે છે તેથી આપણે એ ખાતરી કરવાની જરૂર છે કે ફ્લેશમાં સ્ટોર કરતી વખતે કોઈ સુરક્ષિત વિશ્વ સોફ્ટવેર સાથે ચેડા ન થાય અને સલામત બૂટનો ઉપયોગ કરીને આ પ્રાપ્ત કરવાની એક રીત છે સલામત બૂટ કામ કરવાની રીત એ વિશ્વાસની સાંકળ તરીકે ઓળખાતી કોઈ વસ્તુ છે રૂટ ડિવાઇસથી શરૂ કરીને આ વિશિષ્ટ મિકેનિઝમના આધારે સિસ્ટમ માં એક ટ્રસ્ટ બનાવવામાં આવે છે જેની સાથે ચેડાં કરવું ખૂબ મુશ્કેલ બને છે વિશ્વાસની સાંકળ આના જેવું લાગે છે આપણે વિશ્વાસના મૂળ તરીકે ઓળખાતા કોઈ ચોક્કસ કોમ્પોનેંટથી પ્રારંભ કરીએ છીએ જે ચિપરોમ પર ના Physically Unclonable Function આ અથવા Trusted Platform Module છે તેથી આ તમારા ટ્રસ્ટનું મૂળ છે તો ચાલો આપણે માની લઈએ કે આ તમારું વિશ્વસનીય મોડ્યુલ છે તેથી આ વિશ્વસનીય મોડ્યુલ પછી ખાતરી કરશે કે બૂટ લોડર બદલવામાં આવી નથી તેના માટે તે એ ચકાસશે કે તમારા બૂટ લોડરની ડિજિટલ સહી સાથે ચેડાં કરવામાં આવ્યા નથી તેથી વિશ્વાસના મૂળ ને બુટ સમયે પ્રથમ એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે અને ચકાસે છે કે બુટ લોડર સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી તે આ ચકાસણી કરશે કે તે બૂટ લોડરની સહી સાચી છે તેથી આ એક MD5 અથવા SHA અથવા તેથી વધુ જટિલ ડિજિટલ હસ્તાક્ષરો હોઈ શકે છે તેની ખાતરી કરવા માટે કે બૂટ લોડર બદલવામાં આવ્યૂ નથી અથવા તેની સાથે ચેડા કરવામાં આવી નથી તેથી જો તે નિર્ધારિત કરે કે બુટ લોડરમાં ખરેખર છેડછાડ થયેલ નથી તો તે એક્ઝેક્યુશન બુટ લોડર ને આપશે બૂટ લોડર જ્યારે લગભગ તેનો અમલ પૂર્ણ કરી લેશે અને સુરક્ષિત ઓએસને બુટ કરવા માંગશે ત્યારે તે પ્રથમ નક્કી કરશે કે સુરક્ષિત ઓએસની સહી યોગ્ય છે કે નહીં તે આ ફૂટ પ્રિન્ટની તપાસ કરી અથવા સલામત ઓએસની સહી જે ફ્લેશમાં છે તેની ગણતરી કરીને કરી શકે જો તેને એવું મળે કે સુરક્ષિત ઑપરેટિંગ સિસ્ટમ ની હસ્તાક્ષર સંગ્રહિત સહી સાથે મેચ કરતી નથી તો પછી સુરક્ષિત ઓએસ બુટ થશે નહી બીજી બાજુ જો એ મેચ કરે છે તો બૂટ લોડર ખરેખર ચકાસણી કરશે કે સુરક્ષિત ઓએસ માં કોઈ ચેડાં નથી અને તે સુરક્ષિત ઓપરેટીંગ સિસ્ટમ ને બૂટ કરવાની મંજૂરી આપી શકે છે હવે સલામત ઑપરેટિંગ સિસ્ટમ વિવિધ ટાસ્કલેટને અનુરૂપ છે અને આ ટાસ્કલેટ માંથી કોઈ એક શરૂ કરતાં પહેલા વિવિધ ટાસ્કલેટ તેમની સહીઓ પ્રમાણિત કરશે જેથી એ નક્કી થાય કે દરેક ટાસ્કલેટ સાથે ચેડાં કરવામાં આવ્યા નથી ખૂબ જ સમાન રીતે સુરક્ષિત ઓએસ રીચ ઑપરેટિંગ સિસ્ટમ ના હસ્તાક્ષર યોગ્ય છે કે નહીં તે જોયને તે રીચ ઑપરેટિંગ સિસ્ટમ ના બૂટની શરૂઆત કરે છે તેથી આ રીતે આપણે જે જોઈએ છીએ તે વિશ્વાસના મૂળની હાજરીને કારણે આપણે વિશ્વાસ સાંકળ બનાવીએ છીએ પ્રથમ આપણે બૂટ લોડર પર વિશ્વાસ મેળવીએ છીએ પછી આપણે સુરક્ષિત ઓએસ પર વિશ્વાસ મેળવીએ છીએ રીચ ઓએસ ટાસ્કલેટ અને તેથી વધુ હવે જો ફ્લેશમાં આમાંથી કોઈપણ મોડ્યુલમાં ચેડાં કરવામાં આવે છે તો તે વિશ્વાસ સાંકળ દ્વારા શોધી શકાય છે માત્ર એક એવી ધારણા છે કે આપણે વિશ્વાસના મૂળ સાથે ચેડા કરી શકાતા નથી તે માત્ર એક માત્ર ધારણા છે જે આપણે કરીએ છીએ વિચારવાની બીજી બાબત એ છે કે જો તમે બ્લોક ડાયાગ્રામ પર પાછા જાઓ છો તો આપણે જોશું કે મોનિટરસુરક્ષિત વિશ્વનો ભાગ છે શું તમે વિચારી શકો કે કેમ મોનિટરને સુરક્ષિત વિશ્વના ભાગ રૂપે રાખવામાં આવે છે આગામી વ્યાખ્યાનમાં Intel SGX ટૃસ્ટેડ ઍકજીક્યૂસન એન્વાયરમેન્ટ પર આપણે ધ્યાન આપશું આભાર